બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સ માં આપનું સ્વાગત છે આપણે લેક્ચર નંબર 47 પર છીએ સેક્શન અને સેક્શન્લ વ્યુઝ વિશે શીખીશું થાય છેલ્લા ક્લાસમાં અમે સંપૂર્ણ સેક્શન હફ સેક્શન અને ઓફસેટ સેક્શન અને રીવોલવ સેક્શનસને પણ આવરી લીધા છે આજના ક્લાસમાં આપણે રીબ અને વેબ સેક્શનસને કેવી રીતે રજૂ કરવું તે વિશે શીખીશું જો ત્યાં અલાઈન સેક્શનસ છે જો ત્યાં નાના મટીરીયલને તૂટેલા સેક્શનસ દ્વારા દૂર કરવામાં આવે છે અને આ સેક્શન્લ વ્યુઝ માં કેવી રીતે મશીન એલિમેન્ટ એલિમેન્ટ રજૂ હાય છે તે જોઈશું તો પ્રથમ વસ્તુ ચાલો રીબઅને વેબ સેક્શનસ જોઈએ ખાસ કરીને આ રીબ વેબ ફ્લેંજ આ પ્રકારના સેક્શનસને ટેકો આપવા માટે કૃસીયલ મટીરીયલ છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે રેલ્વે ટ્રેક છે ત્યાં એક ટ્રેકમાં આઈ ના સેક્શનસ જેવા એક વિશિષ્ટ સેક્શન છે આ પ્રકારના સેક્શનસ સામાન્ય રીતે લોડ ને ટેકો આપે છે તેથી રીબ વેબ એ વધારાના મશીન એલિમેન્ટ છે જેનો ઉપયોગ આપણે લોડને ટેકો આપવા માટે કરીએ છીએ કેન્ટિલેવર જેવું કંઈક આપણે કરવા માંગીએ છીએ સંભવત કેન્દ્ર ની કાઇન્ડિ ને આપણે રજૂ કરવા માગીએ છીએ સામાન્ય રીતે આ રીબઅને વેબ એકદમ સહાયક પ્રકારનાં મશીન એલિમેન્ટ છે તો ચાલો આવા જ એક પ્રકારનાં મશીન એલિમેન્ટ જોઈએ તેથી અમારી પાસે અહીં 3d ઓબ્જેક્ટ છે તેથી આ મૂળભૂત રીતે કંઈક ભાગ જેવું કંઈક છે અને તે ભાગ આધાર દ્વારા સપોર્ટેડ છે અને આ ફ્લેંજ પ્રકારની વસ્તુ દ્વારા જોડાયેલું છે આ તે રીતે છે જે એલિમેન્ટ જેવું દેખાય છે અને અમે આ એલિમેન્ટના સેક્શન્લ વ્યુઝને કાપવા માંગીએ છીએ તે કેવું દેખાશે તેથી અમે બે સેક્શન ધ્યાનમાં લેવા માંગીએ છીએ એક સેક્શન AA અને બીજો સેક્શન BB તીરની દિશામાં આપણે તે ભાગ રિટેઈન કરવા માંગીએ છીએ તેથી ચાલો આપણે પ્રથમ એ જોઈએ તેથી જ્યારે આપણી પાસે તે કટ સેક્શન છે અમે આ ભાગને રિટેઈન કરવા આ ભાગને દૂર કરવા માંગીએ છીએ તેથી ત્યાંથી ત્યાં હેચડ લાઇન હોવી જોઈએ અમે ત્યાં કોઈ મટીરીયલ કાઢી નાખતા નથી તેથી તે એક ખાલી જગ્યા છે ફરીથી અમે ત્યાં મટીરીયલ દૂર કરી એ છે તેથી આપણે આ ઓબ્લીક લાઇનો ત્યાં રાખીશું હવે આ ભાગ તે સર્ક્યુલર ભાગમાંથી બહાર નીકળ્યો છે તેથી જો તમે તે સર્ક્યુલર જોઈ રહ્યાં છો આ એક સપોર્ટેડ ખૂબ પાતળા એલિમેન્ટ જેવું છે તેથી જ્યારે આપણે તે ભાગને દૂર કરીએ છીએ ત્યારે પાતળા એલિમેન્ટ આપણે તેને હેચડ લાઈનસ દ્વારા ક્યારેય બતાવતા નથી ઓબ્જેક્ટના કદની તુલનામાં કોઈપણ પાતળા ટેકો જેવા કે પ્લેટો ફ્લેંજ અને તેથી વસ્તુઓ પર અમે તેને કોઈપણ હેચડ લાઇનો દ્વારા બતાવતા નથી આ પહેલી વાત છે ફક્ત આ જાડા એલિમેન્ટ જ આપણે આ હેચડ વસ્તુ દ્વારા રજૂ કરીએ છીએ તેથી જ્યારે આપણે તેને દૂર કરીએ છીએ પાછળની બાજુએ ત્યાં એક મટીરીયલ છે જે આપણે તેને દૂર કરીશું એ જ રીતે બેસમેન્ટ પર તે ખૂબ જાડા હોય છે તેથી તે પણ આપણે હેચ લાઈનસ દ્વારા રજૂ કરીએ છીએ હવે ચાલો સેક્શન B B ની રીપ્રેઝન્ટેશનજોઈએ તેથી આ રિટેઈન રાખો આ ટોપનો ભાગ કાઢો જ્યારે આપણે તેને આ B થી પસાર કરતા સ્લાઇસ કરીએ છીએ સામાન્ય રીતે આ કમ્પ્યુટર પ્લેનમાં તેથી ટોપ પરથી જો આપણે તે કેવી દેખાય છે તે કલ્પના કરી રહ્યું છે કારણ કે તે એક ટેપર્ડ છે તેથી અમે તે મટીરીયલ તે ભાગ સુધી દૂર કરી દીધી છે બોટમ દેખાય છે ફક્ત ટેપર મધ્યમ જે આપણે કાઢ્યું છે તેથી અંતે સેક્શન તેના જેવો દેખાય છે જો આપણે આવી વસ્તુઓ બતાવીએ છીએ તો આપણે રીબઅને વેબ સેક્શન્લ રીપ્રેઝન્ટેશનને યાદ કરીએ છીએ તેથી ફક્ત બંને વ્યુઝના આધારે અમે સમજવાની સ્થિતિમાં હોઈશું કે આ ઓબ્જેક્ટનો 3D પ્રોજેક્શન કેવી રીતે કરવો હવે ચાલો બીજી રીબઅને વેબ સેક્શન જોઈએ ઉદાહરણ તરીકે આ તે ઓબ્જેક્ટ છે જેને આપણે રજૂ કરવા માંગીએ છીએ આ ભાગ ખૂબ પાતળો છે તે આ સિલિન્ડર માટે સહાયક એલિમેન્ટ જેવું છે અને જ્યારે આપણે કોઈ કટ સેક્શન્લ રીપ્રેઝન્ટેશનલઈ રહ્યા છીએ જો આપણે તે ઓબ્જેક્ટ વિશે સંપૂર્ણ સેક્શન્લ વ્યુઝ લઈએ છીએ તો પણ આ પાતળા ભાગને હેચ રાખવો જોઈએ નહીં તે ફક્ત ખૂબ જ પાતળા ભાગનું રીપ્રેઝન્ટેશન કરે છે પરંતુ મટીરીયલ તે ઝોન આ ભાગ અને તે ભાગની અંદર રચાયેલી હોવી જોઈએ એ જ રીતે જ્યારે આપણે રીપ્રેઝન્ટેશનકરીએ છીએ આ મટીરીયલને રીપ્રેઝન્ટેશન તરીકે દેખાડવિ પડશે તો ચાલો તે વ્યુઝ જોઈએ તેથી આ ભાગને હેચ રાખવો પડશે તેથી અમારી પાસે તે હેચ્સ છે અને મટીરીયલ ત્યાં બધી રીતે જાય છે તેથી અમારી પાસે તે છે કારણ કે તળિયે ભૌતિક રૂપે આપણે અહીં જે બતાવ્યું છે તે તળિયાના ભાગ માટેનો છે ફ્લેંજ ભાગ જોકે તે સ્લાઈસ કરી રહ્યો છે આ સ્ટાન્ડર્ડ કન્વેન્શન સેકસીએ છે કે આપણે તેને કોઈ પણ હેચ લાઇનો દ્વારા રજૂ કરતા નથી તે જ કારણ છે કે અમારી પાસે તે ખાલી જગ્યા છે એ જ રીતે આ ખાલી જગ્યા અમે તેને બતાવીએ છીએ બાકીના ભાગો ત્રાંસા છે અને અમે ત્યાં કોઈ મટીરીયલ કાઢ્યું નથી તેથી ત્યાં કોઈ મટીરીયલ દૂર કરવામાં આવ્યું નથી જો આપણે આ પ્રકારની રીપ્રેઝન્ટેશનબતાવીએ છીએ તો આપણે રીબઅને વેબ સેક્શન કહીએ છીએ તેથી ટોપની વસ્તુ જુઓ આપણો સેક્શન આ પ્લેનમાંથી પસાર થાય છે હવે આપણે અલાઈન સેક્શન નામની નવી વસ્તુ તરફ ધ્યાન આપીશું તેથી ઉદાહરણ તરીકે અમારી પાસે આ મશીન એલિમેન્ટ છે તમે આને મોટરના ટોપ કવર તરીકે વિચારી શકો છો તેથી લાક્ષણિક વિદ્યુત મોટર્સ ત્યાં શાફ્ટ હશે અને ત્યાં રોટર હશે અને તેથી વધુ ત્યાં એક પ્લેટ બેરિંગ પ્રકારની સપોર્ટેડ પ્રકારની પ્લેટ હશે જે તમે આગળ વધો અને તેમાં દાખલ કરો અને તેમાં બોલ્ટ કરો તેને ટાઈટ કરો આ પ્રકારના મશીન એલિમેન્ટ આપણે અહીં જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હવે અમે તે મશીન એલિમેન્ટનો આંતરિક ભાગ જોવા માંગીએ છીએ તેથી આને દૂર કરો અને તેને રિટેઈન રાખો આ અલાઈન સેક્શન કહે છે કે અમે આ દૂર કરવા અને રીપ્રેઝન્ટેશનને બે રીતે રજૂ કરી શકીએ છીએ એક સીધી જુએ છે કે પ્રોજેક્શનલ વ્યુઝ માં તે કેવું લાગે છે બીજી રીતે આ ઓબ્જેક્ટને નીચે કેવી રીતે રજૂ કરવું તે ફેરવવાનું છે જો આપણે બતાવીએ છીએ કે તે પ્રકારનો ઉપયોગ આપણે અલાઈન સેક્શનસ કહીએ છીએ તેથી ઉદાહરણ તરીકે જો આપણે કટ સેક્શન પછી આ પૂરેપૂરું ફેરવતાં નથી જો આપણે તેને ફેરવી રહ્યા નથી તો તે કેવી દેખાય છે આ લાઈનસ સીધા જ પ્રોજેક્ટ કરવામમાં આવશે પરંતુ જો આપણે તેને ફેરવી રહ્યા છીએ તો તે કેવી દેખાય છે તેથી જ્યારે આપણે ત્યાં આ ભાગના પ્રોજેક્ટ્સ ફેરવ્યા છે આ એક આપણે તેને ત્યાં નીચે પ્રોજેક્ટ લાવવાનું છે એ જ રીતે દરેક પોઇન્ટએ આપણે તેને ફેરવવા અને તેનું રીપ્રેઝન્ટેશન કરવું છે તે પ્રકારની વસ્તુ જેને આપણે આલાઈન સેક્શન નો ઉપયોગ કરીને કોનવેન્શન ઓફ રિવોલ્યુશન કહીએ છીએ તેથી જો થઈ રહ્યું છે તેથી આ તે ભાગો છે જે આપણે કાપવા જઈ રહ્યા છીએ અને તે જ રીતે આપણે આ ભાગ કાપીશું તે ભાગ કાપીશું મટીરીયલ કાઢી નાખવા જઈ રહ્યા છે તેથી તે કંટીન્યુ લાઈનસ બની જાય છે સેક્શન્લ વ્યુઝ તેથી અમે આ ભાગ અને તે ભાગ કાઠી નાખેલ મટીરીયલ જે પણ છે તે અમે બતાવવા માંગીએ છીએ તેથી તે ભાગ અને તે ભાગ આપણે જોશું આવી રીપ્રેઝન્ટેશનને આપણે અલાઈન સેક્શન વ્યુઝ કહીએ છીએ હવે ચાલો બ્રોકન સેક્શનસ જોઈએ અમે કોઈ ઓબ્જેક્ટનું રીપ્રેઝન્ટેશન કરવા માટે સંપૂર્ણ સ્લાઇસ બનાવવા માંગતા નથી ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે આ પ્રકારનું મશીન એલિમેન્ટ છે તે એક સીમેટ્રિ માં છે અને અમે તે સમગ્ર ઓબ્જેક્ટની દરેક વિગતનું રીપ્રેઝન્ટેશન કરવા માંગતા નથી તેથી તે ઓબ્જેક્ટનો ફક્ત એક જ ભાગ આપણે બતાવવા માંગીએ છીએ અમને નીચેના ભાગમાં કોઈ કટ સેક્શન્લ વ્યુઝ દર્શાવવામાં રસ નથી ફક્ત જો તમે બતાવી રહ્યા હોવ તો ચોક્કસ ભાગ અમે બ્રોકન ભાગોને કહીએ છીએ તેથી અહીં તે ભાગની રીપ્રેઝન્ટેશનકરીએ છીએ આ ભાગ આપણે તે ભાગને દૂર કરવા અને રિટેઈન કરવા માંગીએ છીએ તેથી અહીં જો આપણે ઉપરના વ્યૂઝ પર ધ્યાન આપીએ છીએ ઓબ્જેક્ટ સીમેટ્રિ છે અને આપણી પાસે ફક્ત એક બાજુ હોલ છે બધે નહીં અને અમે આવા પ્રકારના કટ સેક્શન્લ વ્યુઝ બતાવવા માંગીએ છીએ તેથી તે ભાગને દૂર કર્યા પછીના આગળના વ્યુઝ માં જેવું લાગે છે તે રીતે તે હોલ ની નજીક છે આપણી પાસે મટીરીયલ હશે અને ફરી અહીં અને ત્યાં એક કટનો ભાગ બ્રોકન પ્રકારના ભાગ દ્વારા થાય છે તેથી અમે તેને એક પ્રકારની ઉચુંનીચું થતું લાઇન દ્વારા બતાવીએ છીએ અને ડેશ લાઈનસ હજી પણ હાજર છે કારણ કે અમે તે મટીરીયલ દૂર કરી નથી ખાસ કરીને સેક્શન્લ વ્યુઝમાં અમે આ તૂટેલા સેક્શનસ સિવાય બતાવતા નથી અમારા સેક્શનસમાં તેને આવી પ્રકારની છુપી માહિતી રાખવાની મંજૂરી છે હવે આપણે દૂર કરેલા સેક્શનસ જોઈએ ઉદાહરણ તરીકે અમારી પાસે આવા પ્રકારનું મશીન એલિમેન્ટ છે જેમ કે આપણા સ્ક્રુડ્રાઇવર પ્રકાર જેવા છે જ્યાં આ હેન્ડલ ભાગ છે અને ત્યાં કોઈ પ્રકારનું ટેપર્ડ ષટ્કોણ પ્રકારની પેટર્ન છે અને ફરીથી બીજી પેટર્ન અને અમારી પાસે તે ટ્વિસ્ટર પ્રકારનો ભાગ છે આ પ્રકારનું મશીન એલિમેન્ટ જેવું અમે રજૂ કરવા માંગીએ છીએ અહીંના સેક્શનનું શું છે ત્યાંના સેક્શન વિશે શું છે ત્યાંના સેક્શન વિશે શું છે ત્યાંના સેક્શન વિશે શું છે અને ત્યાંના સેક્શન વિશે શું છે હવે અમારી પાસે જુદા જુદા પ્લેનમાં સમાન મટીરીયલના વિવિધ સેક્શનસ છે તેથી ફક્ત બતાવી રહ્યું છે અને આ એક સીમેટ્રિક પદાર્થ છે તેથી ફક્ત ઓફસેટ સેક્શનની જેમ કંઈક લેવું એ પર્પઝને સંતોષ નથી કરતું તેથી તે રજૂ કરવાની બીજી રીત હોવી જોઈએ તે પ્રકારના સેક્શનસ જેને આપણે રીમુવ ડસેક્શનસ કહીએ છીએ ઉદાહરણ તરીકે અહીં મટીરીયલ એલિમેન્ટ અલગ છે સેક્શન્લ એરીઆ અલગ છે સેક્શન્લ એરીઆ અલગ છે સેક્શન્લ એરીઆ અલગ છે આ બધા એ બી સી હું ફક્ત એક જ રીત પર રજૂ કરવા માંગું છું તેને ત્રણ જુદા જુદા પિક્ચર બતાવવાને બદલે અમે એક વસ્તુ પર ત્રણ રાખવા માંગીએ છીએ તેથી જો હું તે સેક્શન્લ વ્યુઝ ધરાવતો હોઉં છું તો કદાચ A ભાગનો ભાગ સર્ક્યુલર હોઈ શકે B ભાગ તમારા ષટ્કોણ જેવું કંઈક છે અને અહીં સેક્શન આપણે બતાવવાની દિશાસૂચક પસંદગી સાથે સંપૂર્ણ રીતે ચોરસ પ્રકારની વસ્તુ છે તેથી તેનું રીપ્રેઝન્ટેશન કરવા માટે સૌથી સહેલો રસ્તો એ સેક્શન્લ વ્યુઝને રજૂ કરે છે તેથી અમારી પાસે તે દિશામાં એક ટુકડો છે તે એક વર્તુળ જેવું લાગે છે હવે તે વર્તુળને તે જ સેક્શનમાં 90 ડિગ્રીમાં ફ્લિપ કરી બતાવો તેથી આવી રીપ્રેઝન્ટેશનજેને આપણે દૂર કરેલા સેક્શનસ કહીએ છીએ એવું નથી કે આપણી પાસે ત્યાં વર્તુળ નું ગ્રુપ છે અમારી પાસે કાટખૂણે 90 ડિગ્રી પ્લેનમાં એક ટુકડો છે અને અમે તેને મશીન એલિમેન્ટ પર ફ્લિપિંગ કરી રહ્યા છીએ અને પ્રોજેક્ટ કરી રહ્યા છીએ એ જ રીતે આપણી પાસે એક સેક્શન હશે જે આ વ્યુઝમાં ષટ્કોણ જેવો દેખાય છે

પરંતુ તે જ સમયે અમે સમગ્ર એલિમેન્ટનું રીપ્રેઝન્ટેશન કરવા માંગીએ છીએ અમારી પાસે ફક્ત સેક્શન્લ રીપ્રેઝન્ટેશન નથી પણ આખું એલિમેન્ટ પણ હું જોવા માંગુ છું પછી તે કિસ્સામાં ષટ્કોણનું તે સેક્શન્લ વ્યુઝ હું તેને 90 ડિગ્રી દ્વારા ફ્લિપ કરીશ મટીરીયલ પર હું આ બતાવીશ એ જ રીતે અહીં આપણું સેક્શન્લ વ્યુઝ છે તેને તે રીતે 90 ડિગ્રી ફેરવો અને તેને તે ઓબ્જેક્ટ પર રજૂ કરો તેથી આ દૂર કરેલા સેક્શનનો ફાયદો એ છે કે એક તરફ આપણે સંપૂર્ણ મશીન એલિમેન્ટ અને આપણે જોઈ શકીએ તેવા સંબંધિત કટ સેક્શન્લ વ્યુઝ જોવાની સ્થિતિમાં હોઈશું તેથી આ તમામ સેક્શન્લ રીપ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને જો ત્યાં કોઈ ટીપીકલ મશીન એલિમેન્ટનું ડ્રોઈંગ હોય તો તે કેવી દેખાય છે એક ઉદાહરણ આપણે જોવા જઈ રહ્યા છીએ તેથી અહીં અમારી પાસે ટર્બો પંપ ટર્બાઇન છે જો હું સંપૂર્ણ ટર્બો પંપ ટર્બાઇન લઈ રહ્યો છું તો સંપૂર્ણ સેક્શન્લ રીપ્રેઝન્ટેશનકરું છું જટિલ વિગતો આ રીતે બહાર આવશે ટર્બાઇન શાફ્ટ જેવું કંઈક છે તે મટીરીયલ આ ભાગથી જુદી છે તેથી જો તમે જોઈ રહ્યા હોવ કે આ લાઈનસ અલગ છે મશીન એલિમેન્ટની ઇન્ટર્નલ વિગતો જે જોઈ શકે છે આ ભાગ જુદો છે આ ભાગ સ્ટૈસ નોઝલ્સથી અલગ છે તે જ રીતે ઓઈલની રીંગ જુદી જુદી હોય છે કદાચ લંબાઈ જુદી હોય છે તો લિકેજ કેવી રીતે દેખાય છે તે અટકાવવા કોઈ પણ ઓર રીંગ હોય તો બેરિંગનો ભાગ અલગ હોય છે જો ત્યાં કોઈ શાફ્ટ સીલ હોય તો તેઓ કેવી દેખાય છે આ ઓબ્લીક લાઇનોના આધારે મટીરીયલ એલિમેન્ટના આધારે અમે તે મશીન એલિમેન્ટની આ સંપૂર્ણ સેક્શન્લ વિગતો રજૂ કરીશું તેથી અંતર પર આધારીત દરેક આ લાઈનસ ની જાડાઈ આપણે કેટલું ઘાટા વાપરીએ છીએ કયા પ્રકારનાં ભાગોનો ઉપયોગ કરીએ છીએ તેના આધારે લોકો સમજી શકશે કે તે કઈ પ્રકારની મટીરીયલ છે તેથી જ્યારે આપણે આ મૂલ્યાંકન શીટ્સને ઉત્પાદન લાઇનમાં વહેંચી રહ્યા છીએ સ્થાનિક પ્રતિનિધિ વાંચવાની સ્થિતિમાં હોવું જોઈએ કેવા પ્રકારની મટીરીયલનો ઉપયોગ કરવો જોઈએ તેથી તેના માટે આ પ્રકારનું રીપ્રેઝન્ટેશન અમને આ સેક્શન્લ વ્યુઝની આવશ્યકતા છે હવે શું આપણે આ ઓબ્જેક્ટના સેક્શન્લ વ્યુઝનો અંદાજ લગાવી શકીએ ઉદાહરણ તરીકે આ બ્લોક છે મારી પાસે જે છે હું એક સંપૂર્ણ સેક્શન્લ વ્યુઝ તેમાંથી પસાર કરવા ઇચ્છું છું અને આ ભાગને હું આ ભાગને રિટેઈન કરવા અને દૂર કરવા માંગુ છું જો હું તે કરું છું તે ફ્રન્ટ વ્યૂ અને ટોપના વ્યૂમાં કેવી દેખાય છે ટોપ વ્યુઝ મા અમે પ્લેન કટ પ્લેન જ્યાં તે પસાર થઈ રહ્યું છે તો તેની આપ્રોસીએટ કરવાની સ્થિતિમાં હોઈશું તેથી ટોપ વ્યુઝ અમે તે માહિતીની સંપૂર્ણ વિગતો બતાવીશું પ્લેનને હટાવતા પહેલા ઈન્કલૂડ કરો દૂર કર્યા પછી દિશાના આધારે તે કેવી દેખાય છે સાઈડ વ્યુઝ અથવા ફ્રન્ટ વ્યુઝમાં તે છે તેથીતેને દૂર કર્યા પછી કોઈપણ હેચ ઇન્ફોર્મેશન અમે તે બતાવીશું પ્લેનની માહિતી સાથેની સંપૂર્ણ વિગતો અમે તેને અન્ય વ્યુઝમાં બતાવીએ છીએ તો ચાલો આપણે તેના ઉપાયને જોઈએ તેથી અહીં આપણે આ બધા જુદા જુદા વ્યુઝ બતાવી રહ્યા છીએ ટોપવ્યુઝ જેવું કંઈક સેક્શન્લ ફ્રન્ટ વ્યૂ જેવું કંઈક ડાબી બાજુનું સેક્શન્લ વ્યૂ જેવું કંઈક છે તેથી તે કેવું દેખાય છે તેથી આ આગળ નો વ્યૂ ડાયરેક્શન છે આ આ રીતે ટોપવ્યુઝ ની દિશા છે ટોપવ્યુઝમાં જો આપણે ઓબ્જેક્ટનું રીપ્રેઝન્ટેશન કરી રહ્યાં હોઈએ તો સંપૂર્ણ વિગતો જે આપણે જોઈ શકીએ છીએ તેના પર અમારી પાસે કટ પ્લેન છે તેથી તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીએ છીએ ડાઈમેન્શન અમે સ્પષ્ટ રીતે બતાવીશું હીડન લાઈનસ વીઝીબલ છે કારણ કે હમણાંની ટોપ વ્યુઝ અમે સેક્શન ને દૂર કર્યો નથી પરંતુ આ સેક્શન પર એકવાર આપણે તેનો ઇમ્પ્લીમેન્ટ કરીશું ફ્રન્ટ વ્યુઝ સેક્શન્લ ફ્રન્ટ વ્યુઝ આપણે આંતરિક રીતે કોઈપણ ડેશિંગ લાઇનો બતાવવી જોઈએ નહીં આ ડ્રેશ લાઇનો જે અમે રજૂ કરતા નથી તે કંટીન્યુ લાઇનની જેમ બહાર આવે છે અને મટીરીયલને તે ભાગની અંદરથી દૂર કરવામાં આવે છે તેથી અમારી પાસે તે ઓબ્લીક લાઈનસ છે મટીરીયલ તે ભાગની અંદર દૂર કરવામાં આવે છે અમારી પાસે આ ભાગ છે હવે આ સેક્શન્લ ફ્રન્ટ વ્યૂ છે અને આ ડાબી બાજુનું વ્યુ છે ત્યાં ફરીથી અમારી પાસે એક પ્લેન છે જે તેમાંથી પસાર થઈ રહ્યું છે તેથી દૂર કરતા પહેલા તે કેવી દેખાય છે આ રીતે અમે મટીરીયલનું રીપ્રેઝન્ટેશન કરીએ છીએ